હેલો અને સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગ માટેના NPTEL ના આ ડેમો કોર્સમાં આપનું સ્વાગત છે આ ડેમો માં અને ત્યારબાદના એકમાં આપણે જોઈશું કે આપણે પ્રોગ્રામમાં પેલોડ કેવી રીતે ઇન્જેક્ટ કરી શકીએ અને તે પેલોડને ચલાવવાનું કારણ બને ખાસ કરીને આપણે પેલોડને વિગતવાર જોઈશું અને તે પેલોડને ક્યાં અને કેવી રીતે સંશોધિત કરી શકાય છે તે આપણે જોઈશું આ કોડ બિટ બકેટ રિપોઝિટરીમાં છે આપણે કરેલી અન્ય વિડિઓઝની જેમ આપણે જઈએ છીએ nptel codesmodule2 પર અને ફાઇલ testcode c પર Vim ની મદદથી આપણે ફાઇલ ખોલી રહ્યા છીએ તમે અહીં જોઈ શકો છો આ એક નાનો C પ્રોગ્રામ છે તેમાં બે ફંકશનનો સમાવેશ થાય છે પ્રથમ copier ફંક્શન અને મેઇન ફંક્શન મેઇન ફંક્શન copier ફંક્શનને બોલાવશે અને દલીલ 1 પસાર કરશે argv1 જે મેઇનની કમાંડ લાઇન થી મેળવી અને copier પછી ચાલશે તે કેરેક્ટર પોઇન્ટર STR લે છે અને લોકલ બફર બનાવે બફર અને પછી strcpy થી STR માંથી બફરમાં નકલ કરે છે નોંધો કે strcpy કેરેક્ટર પછી કેરેક્ટર નકલ કરવા ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી STR માં 0 અથવા null ન આવે આ પ્રોગ્રામમાં નોંધવાની પ્રથમ વસ્તુ એ નબળાઈ છે નબળાઇ strcpy ને કારણે આવે છે નોંધ લો કે argv1 કોઈપણ મનસ્વી કદનું હોઈ શકે તે આ વિશિષ્ટ પ્રોગ્રામના વપરાશકર્તાના નિયંત્રણમાં છે આ વપરાશકર્તા કોઈપણ લંબાઈનો argv1 ઉલ્લેખ કરી શકશે જે 100 બાઇટ્સ કરતા વધારે હોઈ શકે અને જો 100 બાઇટ્સ ની અંતર્ગત કોઈ નલ ટર્મિનેશન અક્ષર ન હોય તો strcpy એક ઓવરફ્લો બફર ચલાવવાનું ચાલુ રાખશે આપણે પહેલા તેને ક્રિયામાં જોશું આપણે સૌ પ્રથમ ટેસ્ટકોડને એક્ઝેક્યુટેબલ બનાવીએ છીએ gcc કે જે પહેલાની વિડિઓમાં જોયું તેનો ઉપયોગ કરીને હવે આપણે testcode ચલાવીશું બરાબર ઇનપુટ સાથે દાખલા તરીકે 5 વખત A જેમ આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ છીએ અને આપણને પૂર્ણ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે તો અહીં જે થઈ રહ્યું છે તે છે તે સ્ટ્રિંગ જેમાં હાજર છે STR બફરમાં કોપી થયેલ છે copier ફંક્શન પછી પાછું ફરે છે અને પૂર્ણ છપાયેલી હોય છે હવે આપણે ઇનપુટની લંબાઈ વધારીએ ત્યારે શું થાય છે તે જુઓ આપણે testcode ના 100 બાઇટ્સ કરતા નોંધપાત્ર પ્રમાણમાં વધારે ઇનપુટની લંબાઈમાં વધારો કરીયે અને આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે પ્રોગ્રામ સેગમેન્ટેશન ખામી સાથે સમાપ્ત થાય છે આપણે પહેલા તપાસ કરીશું કે આ સેગમેન્ટેશન ખામીનું કારણ શું છે અને આપણે તપાસ કરવા gdb નો ઉપયોગ કરીશું આપણે gdb નીચે મુજબ ચલાવીએ છીએ આપણે પ્રોગ્રામની સૂચિ બનાવી શકીએ અને 10 નંબરની લાઈનમાં બ્રેક પોઇન્ટ મૂકી શકીએ અને ત્યારબાદ આપણે gdb થી આ કોડ ચલાવી શકીએ ઇનપુટ્સ ને પણ સ્પષ્ટ કરો આપણે argv1માં ખૂબ મોટા ઇનપુટનો ઉલ્લેખ કરીએ છીએ તો argv1 એ A ની શ્રેણી છે જે પછી આ બીજા પરિમાણ argv1 દ્વારા મેઇન ફંક્શનમાં પસાર થાય છે ઠીક છે તેથી અહીં શું થવાનું છે તે છે કે આપણે gdb ચલાવીએ છીએ અને 10 મી લાઈન પર બ્રેક પોઇન્ટ છે આપણે અહીં બ્રેક પોઇન્ટ પર અટકીશું અને પછી આપણે મૂકીશું લાઇન નંબર7 માં બીજો બ્રેક પોઇન્ટ લાઇન નંબર 7 માં copier funciton નો અંત આવે છે જે લાઇન નંબર 7 strcpy પૂરું કર્યા પછી પહોંચી જાય છે તેથી આપણે લાઇન નંબર 7 break કરી શકીએ અને અમલ ચાલુ રાખવા માટે આપણે c ને આદેશ આપ્યો હવે જે થાય છે તે છે કે આપણે અહીં ભૂલ જણાય છે જે કહે છે કે STR બરાબર 41414141 છે ભૂલ એ છે કે તે 0x41414141 સરનામાં પર મેમરીને એક્સેસ કરી શકતી નથી હવે આપણે થોડી વિગતવાર તપાસ કરી શકીએ છીએ અને જુઓ કે શું થઈ રહ્યું છે આપણે પ્રથમ જોયું છે કેઆખો સ્ટેક કે જે gdb info registers esp and gdb x32x esp નો ઉપયોગ કરીને મેળવેલો તે તમને સ્ટેકની સામગ્રી આપે છે તમે અહીં જે જોશો તે એ છે કે સંપૂર્ણ સ્ટેક 41 થી ભરેલો છે હવે 41 આવશ્યકપણે ASCII મૂલ્ય A નું છે એ તેથી જે બન્યું તે છે કે બફર વધુ વહેતો થઈ ગયો છે અને સંપૂર્ણ સ્ટેક સામગ્રી A થી ભરેલો છે રીટર્ન સરનામુ જે સ્ટેક પર હાજર હતું તે પણ બદલાઈ ગયું છે 41414141 થી અમલ અંતે હવે strcpy પછી જ્યારે આ ફંક્શન copier તે સ્ટેક પર અપેક્ષા સ્થળેથી વળતર સરનામુ ઉપડશે તો તે શું મેળવશે કે આ કિંમત 41414141 છે અને ત્યાં પરત ફરવાનો પ્રયાસ કરશે RET સૂચના કે જે copier ચલાવે છે તે સૂચના નિર્દેશક ને આ સ્થાન પર બદલવાનો પ્રયત્ન કરે છે હવે આ સ્થાનથી આગળ એક્ઝેક્યુશન કરવાથી સેગ્મેન્ટેશન ખામી થશે કારણ કે આ એક અમાન્ય સ્થાન છે હવે પછીની વિડિઓમાં આપણે જે જોશું તે છે કે આપણે તે જ testcode લઈશું અને જોઈશું કે આપણે આ textcode નો કેવી રીતે ઉપયોગ કરી શકીએ કોઈ પેલોડ ચલાવવા માટે આગળની વિડિઓ આપણે જોશું કે ફક્ત પ્રોગ્રામને ક્રેશ કરવાને બદલે આપણે આપણી પસંદનો એક ખાસ પેલોડને આ પ્રોગ્રામમાંથી એક્ઝેક્યુટ કરવા દબાણ કરીશું